તેથી ઇન્ટરફેરંસ પેટર્ન તકનીક નો ઉપયોગ કરીને કેટલાક સાધનો વિકસાવી શકાય છે તેથી ઇન્ટરફેરોમીટર એ આ સાધન છે જે પ્રકાશના ઇન્ટરફેરંસના સિદ્ધાંતમાં કાર્ય કરે છે અને તેનો ઉપયોગ ખૂબ જ નાના ફેરફારને માપવા માટે કરવામાં આવે છે તેનો અર્થ એ કે ખૂબ નાની તરંગલંબાઇની λ દ્રષ્ટિએ કહેવું તો તરંગ લંબાઈ સામાન્ય રીતે નેનોમીટર માં મપાય છે તો તમે આ બધું લેમ્બડા બાઈ 2 લેમ્બડા બાઈ 4 આ રીતે માપી શકો છો આ તકનીકનો ઉપયોગ થાય છે લાઈટ એ ખૂબ ઉપયોગી તકનીક છે જેનો ઉપયોગ આવા જ પ્રકારના સૂક્ષ્મ માપન માટે થાય છે તો Pitter NPL ગેજ ઇન્ટર ફેરોમીટરમાં અહીં ત્યાં એવું થાય છે કે અહીં ફક્ત તમે સાધન જુઓ તો આ એક સામાન્ય ગોઠવણી છે તો અહીંયા તમે આપેલી ઉચાઇયે સ્લીપ ગેજ ગોઠવેલા છે બરાબર અને પછી તમે ઓપ્ટિકલ ફ્લેટ લો છો આ ઓપ્ટિકલ ફ્લેટ હંમેશા એંગલ ઉપર રાખવામાં આવે છે જેથી તમે એર વેજ બનાવી શકો તો આ એર વેજ ના આધારિત તમે ફ્રીન્જ પેટર્ન બનાવી શકો તેથી પછી આને કોલીમેટિંગ સાથે જોડવામાં આવે છે અને આને કોન્સ્ટન્ટ ડેવિયેટીગ પ્રિઝમ સાથે હવે પછી તે લેન્સ તરફ વળશે પછી તે પ્રિઝમ તરફ જશે જ્યાં પ્રિઝમ ની આગળ જોવા માટે સાધન રાખેલું હશે પછી કન્ડેનસ લેન્સ હશે પછી ક્રોસ વાયર કે જેમાં મોનોક્રોમેટિક પ્રકાશનો સ્ત્રોત આપેલો હશે આપણે ફક્ત બીજી બાજુ જઈએ છીએ જો તમે ચોક્કસથી જોવા આપણે અહીંથી શરૂ કરીએ પ્રકાશ અહીંથી જશે અને આપેલા કન્ડેનસિંગ લેન્સ દ્વારા કન્ડેન્સ્ડ થશે ત્યારબાદ રિફલેક્ટર પ્રિઝમ માંથી પસાર થશે અને ત્યાં એક નાનું જોવા માટે સાધન હશે તો પછી પ્રકાશ આગળ વધશે અહીં કોલીમેટિંગ લેન્સ છે ત્યાં અથડાશે અને પ્રકાશ ખૂણા ઉપર વળશે આ કાર્ય માટે આપણે કોન્સ્ટન્ટ ડેવિયેટીગ પ્રિઝમનો ઉપયોગ કરીશું તો હવે પછી ફરી વખત પ્રકાશ વળશે અને નીચે તરફ અથડાશે તેથી તમે જોશો તો પ્રકાશ સપાટ તળિયા ઉપર અથડાયા બાદ ટોપ સપાટીમાં પણ અથડાશે તે તમારી પાસે પ્રિઝમ હશે તેથી પ્રકાશ અહીંથી પ્રતિબિંબિત થશે તે ફ્રીન્જ પેટર્ન બનાવશે અને તમે થયેલો ફેરફાર માપવાનો પ્રયત્ન કરશો તમે તેને કંપરેટર પણ કહી શકો અથવા તમે રિઝોલ્યુશન ઓફ લેમ્બડા માપન સાધન કહી શકો તો ચાલો હવે જોઈએ કે ફ્રીન્જની બે સેટં એકબીજાની સાપેક્ષે સ્થાનાંતર થાય છે તેની કિંમત આપાત થતાં મોનોક્રોમેટિક લાઈટ સોર્સ ના રંગ ઉપર આધાર રાખે છે સ્થાનાંતર a ફ્રીન્જની સ્પેસીગ ના સંદર્ભમાં કરવામાં આવે છે જે નીચે મુજબ છે તો સ્લીપ ગેજ ની ઊંચાઈ અડધી તરંગ લંબાઈ ને બરાબરn પ્લસ લેમ્બડા બાઈ 2 ઓફ ધ હાલ્ફ વેવલેન્થ ઓફ રેડિયેશન કે જેમાં ફ્રીન્જ એબસોર્બ થાય છે તેથીપછી સ્લીપ ગેજ ની ઊંચાઈ નીચે મુજબ થશે જ્યાં એ ફ્રીન્જની સંખ્યા છે બીજું કંઈ નથી પણ તે તમે જુઓ છો તો બ્રાઈટ ડાર્ક બ્રાઈટ ડાર્ક તેથી આ સ્લિપ ગેજ પરના ફ્રિન્જ્સ છે અને લેમ્બડા એ મોનોક્રોમેટિક પ્રકાશ સ્રોત છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને a બાઈ b અવલોકન થયેલ અપૂર્ણાંક છે જ્યાં તે વિસ્થાપિત થાય છે અને આની મદદથી તમે કિંમત શોધવાનો પ્રયાસ કરી શકો છો ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરતાં મોનોક્રોમેટિક પ્રકાશ સ્રોતમાંથી આવતા પ્રકાશને કન્ડેન્સિંગ લેન્સ દ્વારા કન્ડેન્સ્ડ કરવામાં આવે છે અને ઇલુમેટિંગ એપર્ચર પર કેન્દ્રિત કરે છે આ પ્રિઝમ આપાત પ્રકાશને વિવિધ તરંગલંબાઇના પ્રકાશ કિરણોમાં વિભાજિત કરે છે અને તેથી આપણને વિવિધ રંગો મળે છે તો આપણે અહીં શું વાત કરી રહ્યા છે કે બે પ્રીઝમ હશે એક રીફલેક્ટિંગ પ્રીઝમ વપરાશકર્તા રીફલેક્ટિંગ ફેસના ખૂણાને બદલીને ઇચ્છિત રંગ પસંદ કરી શકે છે કારણ કે સફેદ પ્રકાશ જો તમે પ્રિઝમમાંથી પસાર કરી શકો છો તો તમે તેને વિવિધ તરંગલંબાઇમાં વહેંચી શકો છો તેથી તે 400 નેનોમીટરથી 700 નેનોમીટર સુધી બદલાય છે આમાં તમારી પાસે તમારી પસંદગીના ઘણા રંગો છે બરાબર વપરાશકર્તા બેઝ પ્લેટના પ્લેનના સંબંધિત પ્રિઝમના પ્રતિબિંબિત ચહેરાના ખૂણાને અલગ રાખીને ઇચ્છિત રંગને પસંદ કરી શકે છે તેથી અહીં ઉચાઇ અને બેઝ પ્લેટ છે આ વચ્ચેનો તફાવત પણ ધ્યાન રાખી શકાય છે પ્રિઝમ પ્રકાશને 90 ડિગ્રી ફેરવે છે ઓપ્ટિકલ ફ્લેટ સરળ ગોઠવણીથી ઇચ્છિત ખૂણા પર સ્થિત કરી શકાય છેબેઝ પ્લેટની ફ્લેટ સપાટીની ટોચ પર સ્લિપ ગેજ કે જે ચકાસણી કરવામાં આવે તે ઓપ્ટિકલ ફ્લેટની નીચે જ રાખવામાં આવે છે તેથી જ્યારે તમે આ બધા માપન કરો છો ત્યારે તમારે ખાતરી કરવી જોઈએ કે બેઝ પ્લેટ પણ સંપૂર્ણ ફ્લેટ છે જો બેઝ પ્લેટમાં એક નાનો ફેરફાર હોય તો જ્યારે તમે તેના પર સ્લિપ ગેજ રાખો ત્યારે બદલામાં તે વિસ્તૃત થઈ જશેપછી સ્લિપ ગેજ તેના પર ભિન્નતા તરીકે જાય છે ઓપ્ટિકલ ફ્લેટના નીચલા ભાગને એલ્યુમિનિયમની ફિલ્મ સાથે કોટેડ કરવામાં આવે છે જે આપાત પ્રકાશના સમાન ભાગને પ્રસારિત કરે છે અને પ્રતિબિંબિત કરે છે ઓપ્ટિકલ ફ્લેટ જુઓ તમારી પાસે એક બાજુ ઓપ્ટિકલ ફ્લેટ હોઈ શકે છે તમારી પાસે 2 બાજુ ઓપ્ટિકલ ફ્લેટ હોઈ શકે છે તેનો અર્થ એ છે કે બંને બાજુ પ્રતિબિંબિત અને બંને બાજુ પારદર્શક તેથી ત્યાં વિવિધ પ્રકારનાં ઓપ્ટિકલ ફ્લેટ્સ છે પ્રકાશ 3 સપાટીથી પ્રતિબિંબિત થાય છે એટલે કે ઓપ્ટિકલ ફ્લેટની ઉપરની સપાટી સ્લિપ ગેજની સપાટી બેઝ પ્લેટની સપાટી 3 પ્રતિબિંબો છે બરાબર કારણ કે વૈકલ્પિક ફ્લેટ એક ખૂણા પર છે તેથી તમારી પાસે અહીંથી અહીંથી પણ એક હોઈ શકે છે પ્રકાશ કિરણો બધી આપેલી 3 સપાટીઓ પરથી પ્રતિબિંબિત થાય છે અને ઓપ્ટિકલ સિસ્ટમમાંથી ફરીથી પસાર થાય છે પરંતુ ઓપ્ટિકલ ફ્લેટના વળવાને કારણે અક્ષ થોડી વિચલિત થઈ ગઈ છે આ સહેજ સ્થળાંતર થતો પ્રકાશ અન્ય પ્રિઝમ દ્વારા કબજે કરવામાં આવે છે જેથી ફ્રિન્જ્સ કરી શકાય તેથીકે આ આયોજનમાં ફ્રિન્જ્સ લઈ શકાય છે તેથીઆ એકવિધ રંગને બદલે આપણે લેસરનો ઉપયોગ પણ કરી શકીએ છીએ લેઝર ઇંટરફેરોમીટરનો ઉપયોગ આજે સંપૂર્ણ રીતે કરવામાં આવે છે કારણ કે જો તમે 3 પરિમાણીય ઓબ્જેક્ટમાં શોધવા માંગતા હો જ્યાં તમે નેનોમીટર રેન્જની સુવિધાઓ ઇચ્છતા હોવ અથવાજો છૂટછાટ નેનોમીટરમાં હોય તેનો અર્થ એ કે કહેવા માટે વિવિધતા નેનોમીટરમાં છે પછી લેસર વિચલનોને માપવા અને અહેવાલ આપવા માટે ઇંટરફેરોમેટ્રિક તકનીકોનો ઉપયોગ થાય છે તેથી સમાન તકનીકનો ઇન્ટરફેરોમેટ્રી વપરાય છે એક રંગના કદને બદલે આપણે લેસરનો ઉપયોગ કરીએ છીએ પ્રથમ લેસર લાઇટ અર્ધ પરાવર્તક P પર પડે છે તે આંશિક રીતે 90°ડિગ્રી પ્રતિબિંબિત થાય છે અને તે અન્ય રિફ્લેક્ટર S પર પડે છે તેથી ચાલો આપણે પ્રથમ લેસર લાઈટની આકૃતિ જોઈએ તેથી આ એક નિશ્ચિત એકમ છે લેસર લાઇટ અર્ધ પ્રતિબિંબિત પર પડે છે તેથી આપણે તેને બીમ સ્પ્લિટર તરીકે કહી શકીએ છીએ તેથી ત્યાં એક વિભાજન થઈ રહ્યું છે તેથી પછી તે અહીં પ્રતિબિંબિત થાય છે પછી તમારી પાસે આ અર્ધ પ્રતિબિંબિત થાય છે બદલામાં એક ફોટો ડાયોડ પર જાય છે અને તેના મૂલ્યો ખૂબ ઓછા હોય છે તેથી તે વિસ્તૃત થાય છે અને પછી તમે ફ્રિન્જની સંખ્યા ગણી શકો તો એમ્પ્લીફાઇડ આઉટપુટ અહીંથી લઈ શકાય છે બરાબર તેથી હવે તમે એવુ કરો છો કેઅહીં પ્રકાશ અડધા ભાગમા વહેંચાય છે અર્ધ પ્રકાશ પરાવર્તક દ્વારા બીમ સ્પ્લિટર દ્વારા સ્થાનાંતરિત થાય છે તે મૂવિંગ યુનિટમાં જાય છે તેથી અહીં એક પ્રિઝમ છે જ્યાં તે આંતરિક રીતે પ્રતિબિંબિત કરી શકે છે અને બરાબર 90 ડિગ્રી બનાવી શકે છે તેથી તે અહીં પડે છે અહીં તે અથડાય છે અને તે ફરીથી પાછું આવે છે બરાબર તેથી અહીં એક બીમ વિભાજીત થાય છે P S તે જાય છે અને પછી તે ફોટોડાયોડ ને માપી શકાય છે અને બાકી તમે જોઈ શકો છો કે અહીંથી જે ભાગલા પડે છે તે આ પાથમાંથી પસાર થાય છેપછી અહીં આવે છે અને પછી આ માર્ગ પર જાય છે અને આ તમે તે અહીં ગણી શકો છો તેથી હવે જો તમે ગણતરીમાં આ 2 વચ્ચેનો તફાવત અથવા તફાવત લેવાનો પ્રયાસ કરો છો તો તમે યોગ્ય આઉટપુટ મેળવવાનો પ્રયાસ કરો છો તેથી મૂળભૂત રીતે તમે જે મેળવો છો તે 2D લાઇન પ્લોટ છે પછી તમે સ્ટિચ કરો છો જોડો છો આ 2D માંથી ઘણા તમને સપાટી પર 3D મળે છે આ સાથે તમે લેસર ઇન્ટરફેરોમીટર તકનીકોનો ઉપયોગ કરીને સપાટી પર માપવાનો પ્રયાસ કરી શકો છો અને ખૂબ વધારે અંતર માપી શકાય છે ઉદાહરણ તરીકે તમારી પાસે ખૂબ મોટું ટેબલ છે આજે આપણેવાત કરીશું 10 મીટરના ટેબલ બેડના કદ વિશે તેથી અમે ફ્લેટની આજુ બાજુના ફેરફારો શોધવા માટે લેસર ઇંટરફેરોમેટ્રિક તકનીકોનો ઉપયોગ કરીએ છીએ પ્રકાશનો એક ભાગ P દ્વારા પસાર થાય છે અને ખૂણાના સમઘન પર પ્રહાર કરે છે જેને કોર્નર ક્યુબ કહેવામાં આવે છે પ્રકાશ 180 ડિગ્રીથી ચાલુ છેબરાબર તેથી કોર્નર ક્યુબ તેથી મૂવિંગ યુનિટને કોર્નર ક્યુબ કહેવામાં આવે છે કોર્નર ક્યુબ દ્વારા અને સેમિ રિફ્લેક્ટર S પર રિકોમ્બાઇન્સ થાય છે જો 2 પાથ વચ્ચેનો તફાવત PQRS માઈનસ PS માઇનસ PS એ તરંગલંબાઇની અડધી એકી સંખ્યા છે પછી S પર ઇન્ટરફેરંસ થશે અને ડાયોડ આઉટપુટ ન્યૂનતમ રહેશે પ્રશ્નની બીજી બાજુએ જો પાથ તફાવત અડધી તરંગલંબાઇ પર બેકી સંખ્યા છે તો ફોટોડાયોડ મહત્તમ આઉટપુટની નોંધણી કરશે તેથી તેજસ્વી શ્યામ ફ્રિન્જ પેટર્ન તેથી આપણે ન્યૂનતમ અને અમે મહત્તમ મેળવીશું દરેક વખતે જ્યારે ખસેડતી સ્લાઇડ ક્વાર્ટર તરંગલંબાઇથી વિસ્થાપિત થાય છે ત્યારે પાથ તફાવત PQRS માઇનસ PS અડધી તરંગલંબાઇ બની જાય છે અને ફોટોડાયોડનું આઉટપુટ પણ મહત્તમથી લઘુત્તમ અને સામસામે બદલાય છે તેથી જ્યારે તમે ખસેડવાનું પ્રારંભ કરો છોફ્રિન્જ પેટર્ન પણ આગળ વધે છેતેના આધારે તમે અંતર શોધવા માટે પ્રયાસ કરી શકો છો પહેલા ભાગમાં ગેજ અને ઓપ્ટિકલ ફ્લેટ વચ્ચેનું અંતર ગેજની લંબાઈમાં 1લંબાઈ દ્વારા વધ્યું છે અને 2 દ્વારા બીજા સ્થાને વધ્યું છે તે સ્પષ્ટ છે કે તરત પછીના ગેજ અને ઓપ્ટિકલ ફ્લેટ વચ્ચેનું ફ્રિન્જ્સ વચ્ચે અંતર 2 દ્વારા બદલાય છે તેથી અને કોણિય સબંધ મા ફેરફાર નીચે મુજબનો થશે હવે ચાલો એક પ્રશ્ન લઈએ અને તેને હલ કરવાનો પ્રયાસ કરીએ સ્લિપ ગેજનું નિરીક્ષણ એક NPL ફ્લેટનેસ ઇન્ટરફેરોમીટરનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે આપણે પ્રથમ જે જોયું તે ઇન્ટરફેરોમીટર તે નોંધાયેલું છે કે ગેજની ઉચાઇ તેની તે એક સ્થિતિમાં પહોળાઈ સાથે 10 ફ્રિન્જ્સ પ્રદર્શિત કરે છે અને બીજી સ્થિતિમાં 18 ફ્રિન્જ છે જો મોનોક્રોમેટિક પ્રકાશ સ્રોતની તરંગલંબાઇ 0 5 માઇક્રોન હોય તો તમે તેની ફલેટ્નેસ મા ખામી નક્કી કરો કેવી રીતે ઉકેલી શકો છો તેથી del 1 બરાબર 10 વખત લેમ્બડા બાઈ 2 બરાબર તેથીહવે પછીનું એક બદલાવ del 2 છે તે 18 લેમ્બડા બાઈ 2 છેબરાબર જો તમે સમસ્યાનું શુ લખ્યું છે તે લખવા માંગતા હો તો હું તેને નજીકના ફ્રિન્જ્સ વચ્ચે ગેજ અને ઓપ્ટિકલ ફ્લેટ વચ્ચેના અંતરના ફેરફાર લખીશ તેથી ડેલ 1 તેથી આપણે તેને del બાઈ 2 કહીએ del 1ને 10 ઇન્ટુ લેમ્બડા બાઈ 2 del 2 ને 18 ઇન્ટુ લેમ્બડા બાઈ 2 કહો બરાબર તો હવે del 1 માઇનસ del 2 બરાબર 8 ઇન્ટુ લેમ્બડા બાઈ 2 થશે તેથી કોણીય સંબંધોમાં ફેરફાર del 1 માઈનસ del 2 8 ઇન્ટુ લેમ્બડા બાઈ 2 અને ભૂલ છે તેથી હવે આપણે લેમ્બડા સાથે ગુણાકાર કરવું પડશે સમાંતરમાં ભૂલ એ અડધી કિંમત છે તેથી આ 8 ઇન્ટુ લેમ્બડા બાઈ 2 બરાબર હશે તે 2 બરાબર છે તેથી પછી આ 4 ઇન્ટુ લેમ્બડા બાઈ 2 બરાબર થઈ જાય છે તેથી પછી લેમ્બડા શું છે લેમ્બડા 4 ઇન્ટુ 0 005 ડીવાઈડેડ બાઈ 2 છે તેથી તે કંઇ નથી પરંતુ 0 001 મિલિમીટર આ ભૂલ હશે બરાબર હવે ચાલો આપણે સ્કેલ ગ્રેટીંગ્સ અને રેટીક્લસમાં જઈએ સ્કેલ ક્યાં વપરાય છે તેથી સ્કેલ મશીનોમાં માપન માટે વપરાય છે ઉદાહરણ તરીકે જો તમારી પાસે CNC મશીન છે અને તમારી પાસે કંઈક છે જેને સ્લાઇડ તરીકે બોલાવવામાં આવે છે તેથી CNC મશીનોમાં આપણી પાસે સ્લાઇડ્સ છે અને આ સ્લાઇડ્સ x દિશા y દિશા અને z દિશામાં આગળ વધે છે વિસ્થાપન દરેક વખતે માપવામા આવે છે તેથી જો ડિસ્પ્લેસમેન્ટને માપવાનું હોય તો આપણે શું કરીએ આપણે આ સ્કેલ બનાવવાનો પ્રયત્ન કરીએ બરાબર તેથી એવુ થાય છે આપણે પ્રકાશનો સ્રોત મેળવવાનો પ્રયત્ન કરીશું અને પછી અમે ધારી લીધું છે કે આપણી પાસે અહીં સ્કેલ છે અને તે પછી આપણી પાસે અહીં ફોટોડાયોડ હશે તેથી આ પ્રકાશ છે આ સ્કેલ છે હું એક રેખીય સ્કેલ વિશે વાત કરું છું અને પછી ત્યાં ફોટોડાયોડ છે તેથી જો સ્લાઇડતો સ્ક્રીન પર લંબરૂપ છે બરાબર તેથી રેખા એ સ્કેલ પર આવે છે જ્યાં ગ્રેજ્યુએશન છે અને ગ્રેજ્યુએશનના આધારે ફોટોડાયોડ દ્વારા ગણતરી કરવામાં આવશે અને અમે ડિસ્પ્લેસમેન્ટ શું છે તે માપવાનો પ્રયાસ કરીએ છીએ જો તમે રોટરી સાથે રેખીય બદલવા માંગતા હો તે પણ શક્ય છે તમારી પાસે પ્રકાશ હોય છે તો તમે એક રોટરી ડિસ્ક લો છો અને પછી તમે ફોટોડાયોડ લો છો આ પ્રકાશ ડિસ્ક પર પડે છે તેથી આ ડિસ્ક ફોટોડાયોડ પર છે અને તે કાર્ય કરવાનું શરૂ કરે છે બરાબર આને સ્કેલ કહેવામાં આવે છે સ્કેલ વારંવાર ઓપ્ટિકલ સાધનોમાં વપરાય છે તેથી અહીં તે શું છે જે સંપર્ક વિનાનું માપન છે તેથી ત્યાં કોઈ વિયર અને ટિયર નથી અને તમે શ્રેષ્ઠ ચોકસાઈ સાથે સ્કેલથી માપન કરવાનો પ્રયાસ કરી શકો છો તેમાં સામાન્ય રીતે રીડ આઉટ સિસ્ટમ શામેલ હોય છે જેમાં ઇન્ડેક્સ પોઈન્ટ યાંત્રિક રીતે ખસેડવામાં નહીં આવે ત્યાં સુધી તે સ્કેલ લાઇનને ફ્રેમ કરે અને પછી જે ક્ષણ થાય છે તે જથ્થો વાંચે છે સ્કેલ માટે સામગ્રીની પ્રથમ પસંદગી સ્ટેઈનલેસ સ્ટીલ છે તે સારી પોલિશ લે છે સ્થિર છે અને લાંબા સમય સુધી ટકી રહે છે જો કે તે ઉપયોગમાં લેવામાં આવતી અન્ય સામગ્રીની તુલનામાં વિસ્તરણનું ઉચું થર્મલ ગુણાંક ધરાવે છે ગ્લાસ એ બીજી લોકપ્રિય સામગ્રી છે જેનો ઉપયોગ સ્કેલ બનાવવા માટે થાય છે સ્કેલ ગ્રેજ્યુએશન કાં તો ફોટો રેઝિસ્ટ મટિરિયલને ઉત્તેજીત કરીને ઉત્પન્ન કરી શકાય છે સ્કેલ માનવ આંખો દ્વારા વાંચવા માટે થાય છે જો તમે તેના ગ્રેજ્યુએશન વધુ પાતળા બનાવો છો તોતમે પ્રકાશનો ઉપયોગ કરી શકો છો અને ફોટોડાયોડ દ્વારા નિર્દેશિત કરી શકો છો જો કે માનવ આંખ હંમેશાં આઈપિસ અથવા પ્રોજેક્શન સિસ્ટમ દ્વારા સહાયિત થાય છે જે માનવ ઓપરેટરના થાકને તો ઘટાડે જ છે પરંતુ વાંચનની ચોકસાઈને મોટા પ્રમાણમાં સુધારે છે હવે આ વસ્તુઓ સ્વચાલિત થઈ રહી છે વધુ આધુનિક ઓપ્ટિકલ ઉપકરણોમાં ફોટોઇલેક્ટ્રિક સ્કેલ જોવા માટેની સિસ્ટમોને પ્રાધાન્ય આપવામાં આવે છે તે કંઈ નથી પરંતુ ફોટોડાયોડનો ઉપયોગ થાય છે તમે સ્કેલ પર જે નિશાન કરો છો તેને ગ્રેટીંગ કહેવામાં આવે છે શક્ય તેટલું પાતળું હોઈ શકે છે ઉદાહરણ તરીકે તમે મિલિમીટર દીઠ 100 રેખાઓ દોરવાનો પ્રયત્ન કરી શકો છો તેથી જ્યારે તમે સ્કેલ પર 100 રેખાઓ દોરો તેથી આને ગ્રેટીંગ કહેવામાં આવે છે રેખાઓ અથવા ગ્રુવ્સની સતત પુનરાવર્તિત પેટર્ન કે જે નજીકમા જોડાયેલ હોય તેને રેટીકલ્સ કહેવામાં આવે છે મીલીમીટર દીઠ 1000 ના ક્રમમાં કદાચ અંતરની રેખાતેઓ હંમેશા મેં પહેલાથી કહ્યું છે તે ફોટોઇલેક્ટ્રિક રીડઆઉટ્સ દ્વારા અનુભવાય છે ત્યાં 2 પ્રકારના ગ્રેટિંગ છે એકને Ronchi નિયમ અને ફેઝ ગ્રેટીંગ માનવામાં આવે છે Ronchiના નિયમમાં સ્ટ્રિપ્સ હોય છે જે વૈકલ્પિક રૂપે અપારદર્શક અને પ્રસારિત થાય છે અને પ્રતિ મિલીમીટર દીઠ 300 થી 1000 લાઇનોના અંતર સાથે જે છે ફેઝ ગ્રેટીંગ એ ત્રીકોણાકાર જેવા સ્પેક્ટ્રોસ્કોપીક ડિફરેકશન પેટર્ન જ હોય છે આ ફેઝ ગ્રેટીંગ છે જે રેટિકલસ મા વપરાય છે રેટીકલસ કંઈ નથી પણ સ્કેલ લાઇનો કરતા થોડી વધારે પહોળી સમાંતર રેખા છે જેનાથી ચોક્કસ સેટિંગ કરવામાં સક્ષમ બને છે આ સ્થિતિમાં આંખ સરેરાશ કોઈ પણ જ્યારે સ્કેલ લાઇનની કિનારીઓની અનિયમિતતાની જોવા મળે છે ત્યારે તે દરેકને સ્પષ્ટ રીતે અવકાશમાં જોવામાં આવે છે તેથી તેઓ બાયફિલર રેટીકલ્સ તરીકે પણ ઓળખાય છે બરાબર તેથી મૂળભૂત રીતે આ રેટીકલ્સનો ઉપયોગ CNC મશીનોમાં માપવા માટે રેખીય સ્કેલતરીકે થાય છે બરાબર અને સ્કેલ 2 હોઈ શકે છે તે રેખીય હોઈ શકે છે તે સર્કુલાર હોઈ શકે છે તેથી મૂળભૂત રીતે લોકો તેને રેખીય એન્કોડર્સ અને સર્કુલાર એન્કોડર્સ કહે છે બરાબર તેથી આ માપદંડ માટે ઉપયોગમાં લેવાતા સ્કેલ ગ્રીટિંગ અને રેટિકલ સિવાય કંઇ નથી તેથી આ એક સરળ વિવિધ પ્રકારનાં રેટિકલ છે તેથી તમે a bને માપવા માટે જવાબ આપી શકો છો તેથી તમે c અને d જોઈ શકો છો બરાબર તેથી આ ક્રોસ પેટર્ન છે જેનો ઉપયોગ થાય છે આ રેખીય પેટર્ન છે જેનો ઉપયોગ ગ્રેટીંગ્સને માપવા માટે કરવામાં આવે છે ઓપ્ટિકલ માપનો છેલ્લો ભાગ નેનોમેટ્રોલોજી છે મેં કહ્યું તેમ નેનોમેટ્રોલોજી એ શબ્દની વાત છે નેનોમેટ્રોલોજી એ નેનોસ્કેલના સ્તરે માપનું વિજ્ઞાન છે તેથી અહીં આપણે જે માપીએ છીએ તે છે કે અમે જે સુવિધાઓ છે કે જે સુવિધાઓ માપવાનું પ્રયાસ કરી રહ્યા છીએ બનાવટી છે નેનોસ્કેલ નેનોમીટર સ્કેલ સુવિધાઓ અને સપાટીઓબનાવટી નેનોમીટર સ્કેલ અથવા લેવલ પર બરાબર આ તે માપદંડો નેનો માપન તરીકે છે જેની વાત આપણે કરી રહ્યા છીએ તેથી નેનોમેટ્રોલોજી નેનોમટીરીયલ્સ ઉચ્ચ ડિગ્રી સચોટતા અને પુનરાવર્તિતતાવાળા ઉપકરણોના ઉત્પાદનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે તેથી રસપ્રદ ભાગ હું તમને જણાવું છું તેથી અહીં જ્યારે તમે નેનો માપન માપવા માંગતા હો ત્યારે તમે હાલની પરંપરાગત સ્ક્રુ ગેજ અથવા ગિયરનો ઉપયોગ કરી શકતા નથી આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકાતો નથી તેથી અહીં ગતી એક પીઝો ક્રિસ્ટલ દ્વારા આપવામાં આવશે બરાબર તેથી સંપૂર્ણપણે જુદી જુદી ગતિશીલતામાં તેમાં લંબાઈ અથવા કદની તેમજ બળ માપણી શામેલ છે માસ ઇલેક્ટ્રિકલ અને અન્ય ગુણધર્મો જે અઆપણે માપી શકીએ છીએ કેટલીક અન્ય લાક્ષણિકતા જેને અમે રેખીય સ્કેલમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરીએ છીએ ઉદાહરણ તરીકે અમારી પાસે Van der Waals ફોર્સ હોવો જોઈએ અને અંતર વિશે વાત કરવાનો પ્રયાસ કરવો જોઈએ નેનોમીટર મુખ્ય મુદ્દાઓને ધ્યાન આપે છે નેનોમીટર રેન્જમાં કદના ચોક્કસ માપન અને કદના હાલની અથવા અનુકૂળ કાર્ય તરીકે ગુણધર્મોને લાક્ષણિકતા આપવા માટે નવી પદ્ધતિઓ વિકસિત કરવાનું આ એક ખૂબ જ નવું ક્ષેત્ર છે નેનોમેટ્રોલોજીના ક્ષેત્રમાં ઘણું સંશોધન ચાલી રહ્યું છેહજી પણ એવા ઘણા સાધનો નથી કે જે નેનોસ્કેલ પર માપન માટે ઉપલબ્ધ છે બરાબર તમારી સમજ માટે કેટલાક આજે જે પદાર્થો હાજર છે અને તેના સ્તર શું છે C60 આપણે કાર્બન નેનોટ્યુબ વિશે વાત કરીએ છીએ પછી આપણી પાસે ચાંદીના નેનોપાર્ટિકલ્સ છે પછી અમારી પાસે આ બધા નેનોમાં છે મિલિમીટર નથીનેનો બરાબર અને આબધા માઇક્રોન બેક્ટેરિયામાં એક માઇક્રોન છે પછી તમારી પાસે 10 માઇક્રોનમાં લાલ રક્તકણો છેતમારી પાસે માનવ વાળ છે જે 100 માઇક્રોનથી 1 મિલીમીટરની વચ્ચે છે તેથીમૂળભૂત રીતે તે 100 માઇક્રોન વાળ માટે હશે બરાબર અને આ આગળ ચાલુ રાખે છે આ ફક્ત તમારી સમજણ માટે છે કઈ વિવિધ વસ્તુઓ છે જે આપણે જાણીએ છીએ કે નિયમિત ઉપયોગ આપણે કરીએ છીએ અને તેના પરિમાણો શું છે તેથીનેનોસ્કેલમાં ગ્રેઇન બાઉન્ડ્રીના યોગદાનને કારણે નેનો માપનનુ મહત્વ સામગ્રી ઉચ્ચત્તમ યાંત્રિક ગુણધર્મ અને ડક્ટિલિટી દર્શાવે છે તેથી તમારે સમજવું જોઈએ કે ગલન તાપમાન અલગ હશે શક્તિ અલગ હશે તેથીજ્યારે અમે આ નેનોમેટ્રીયલ્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે તમારી પાસે ઉપલબ્ધ સામાન્ય સામગ્રીની તુલનામાં એક સંપૂર્ણપણે અલગ બોલ ગેમ છે તેથી જ્યારે આપણે તેને માપવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણી પાસે આવી જથ્થાની ચોકસાઇ હોવી જોઈએ થર્મોડાયનેમિક ગુણધર્મોમાં પણ દરિયાઇ પરિવર્તન થાય છે ગલનબિંદુઓ નીચે જાય છે થર્મોોડાયનામિક ફેઝ સંતુલનને સ્થાનાંતરિત કરવામાં આવે છે આ નવી બિનઉત્પાદનને નેનોમેટ્રીયલ્સ સંતુલન હોય છે જો ગ્રેઇન સાઇઝ ઇલેક્ટ્રોન કરતા ઓછી હોય તો તે ઇલેક્ટ્રોનિક વાહકતા તેમજ તાપમાનના ગુણાંકમાં ઘટાડો થાય છે ઓપ્ટિકલ પ્રોપર્ટીમાં પણ મોટા પરિવર્તન થાય છે નેનોસ્કેલ સેમિકન્ડક્ટર કણોમાં બેન્ડ ગેપ પરિવર્તન લ્યુમિનેસનેસની બ્લૂ શિફ્ટ તરફ દોરી જાય છે પછી ઓક્સાઇડ નેનોપાર્ટિકલ્સમાં રાહત લ્યુમિનેસનેસના કદના પ્રેરિત નિયંત્રણથી ઓપ્ટિકલ ગુણધર્મોમાં ફેરફાર થાય છે જેનો ઉપયોગ રસપ્રદ ઓપ્ટોઇલેક્ટ્રોનિક ડિવાઇસીસની બનાવટ માટે થઈ શકે છે તેથી જ્યારે હું આપેલા મટીરીયલની ટોચ પર નેનોમીટર કોટિંગ કરું છુંતો પછી આપણે એક અલગ ઓપ્ટોઇલેક્ટ્રોનિક ગુણધર્મો મળે છે ચુંબકીય ગુણધર્મો પાતળા સ્તરની સપાટીની અસરોને કારણે નોંધપાત્ર ફેરફારથી પસાર થાય છે આ વધુ કાર્યક્ષમ ડેટા સ્ટોરેજ ડિવાઇસીસ અને વધુ સંવેદનશીલ મેગ્નેટિક ટેપને પ્રોત્સાહન આપે છે નેનોસ્ટ્રક્ચર્સનું વર્ગીકરણ જુદી જુદી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યું છે યુનાઈટેડ કિંગડમ ની રોયલ સોસાયટી અને રોયલ એકેડેમી અનુસારનેનોસ્કેલ એક પરિમાણમાં એક છેનેનોસ્કેલ બે પરિમાણમાં નેનોસ્કેલ ત્રણ પરિમાણમાં નેનોસ્કેલ ત્રણ પરિમાણ ભાગનું ઉદાહરણ ક્વોન્ટમ બિંદુઓ છે બાયોપોલિમર એ બે પરિમાણો છે પાતળા ફિલ્મ સ્તર એક પરિમાણ છે કેટલાક માઇક્રોસ્કોપ જુઓ જેનો નેનોમેટ્રોલોજીમાં ઉપયોગ થાય છે તે છે અણુશક્તિ માઇક્રોસ્કોપીજેનો એક ખૂબ સામાન્ય રીતે ઉપયોગ થાય છે માપન તકનીકોમાંની એક છે જેનો ઉપયોગ નેનોમીટર સુવિધાઓ માપવા માટે કરવામાં આવે છે તેથી તેનો ઉપયોગ ટોપોલોજીકલ ગ્રેઇન સાઇઝ ઘર્ષણ લાક્ષણિકતાઓ અને વિવિધ બળોને માપવા માટે થઈ શકે છે તેમાં થોડા નેનોમીટરની વળાંકની ત્રિજ્યા સાથે તીક્ષ્ણ ટીપ સાથે સિલિકોન કેન્ટિલેવરનો સમાવેશ થાય છે આ ટીપને માપવા માટેના નમૂનાના ચકાસણી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે ટિપ વચ્ચેના અણુ સ્તરે કાર્યરત બળ અને નમૂનાની સપાટી ટિપને ડિફ્લેક્ટ કરવાનું કારણ બને છે અને આ ડિફ્લેક્શન લેસર સ્પોટનો ઉપયોગ કરીને શોધી કાઢવામાં આવે છે જે ફોટોડાયોડ એરેમાં પ્રતિબિંબિત થાય છે તેથી આપણે જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે અણુશક્તિ માઇક્રોસ્કોપ છે અહીં પ્રોબ છે તેથી ત્યાં એક પરાવર્તક સપાટી છે તેથી અહીં તમારી પાસે એક લેસર છે જે આને અથડાય છે અને પછી અહીં તમારી પાસે ફોટોડાયોડ છે જે 4 ભાગોમાં વહેંચાયેલું છે અને આ ઉદાહરણ તરીકેA B C D અહીં આ સ્થળે બિદુ અથડાય છે અને તમારી પાસે માપવાની સપાટી છે આ એક કામનો ભાગ છે તેથી આ આપણે કહીએ છીએ કે લેસર અથડાવાનો પ્રયાસ કરે છે અને આ તે કોઈપણ દિશામાં આગળ વધે છે આ પ્રોબ છે કાં તો તમે પ્રોબ ખસેડો અથવા તમે વર્કપીસને ખસેડો તેથી અહીં જે થાય છે તે છે આ tip વર્કપીસના સાથે સંપર્કમાં છે જે થોડો દૂર હોઈ જે Van der Waals bondના સિદ્ધાંતને અનુસરે છે અને કેટલીકવાર તમે ટેપીંગ પણ કરી શકો છો તેનો અર્થ એ કે સતત કંપન કરતા રહેવું તેથી આમાંથી લેસર હિટ થાય છેઅમે એક એમ્પ્લીફાયર સાથે કનેક્ટેડ ફોટોડાયોડથી ઉકેલવાનો પ્રયાસ કરીએ છીએ અને એમ્પ્લીફાયરમાંથી અમે એક વાચક સાથે જે કંઈપણ જોડાયેલ છે તે જોડાયેલ છે તેથી અને પછી અમે તેની સાથે ઉચાઇની વિવિધતાઓ પણ વાંચીએ છે તે તમારા સપાટી માપવાના ઉપકરણની જેમ જ છે પરંતુ અહીં અમે તેને નેનોમીટર સ્કેલ પર માપીએ છીએ તેથી આ અણુશક્તિ માઇક્રોસ્કોપ છે તેમ છતાં જુઓ કે આ મુદ્દો તે ખૂબ જ રસપ્રદ છે પરંતુ તમે જુઓ છો કે આપણે જે કંઈપણ રફનેસ માપવા માટે વપરાય છે તે પણ અહીં વપરાય છે પરંતુ તમે બદલાવ જોશો અને અહીં સ્ટેજ દરેક સાથે પીઝો ક્રિસ્ટલમાં પીઝો ક્રિસ્ટલ સ્ટેજ આગળ વધશે અથવા તપાસ પીઝો ક્રિસ્ટલ સાથે જોડાયેલ હશે તેથી કોઈપણ ત્યાં હશે અને અહીં આપણે ડેમ્પરનો ઉપયોગ કરીએ છીએ જેથી કોઈ કંપન અનુભવાય નહીં બીજો એક સ્કેનીગ ટનલિંગ માઇક્રોસ્કોપ છે આનો ઉપયોગ સામાન્ય રીતે નોન કંડક્ટિંગ કાર્યના ભાગ માટે થાય છે જો તમારી પાસે કોઇ કંડક્ટિંગ વર્કપીસ છે તો પછી આપણે શું કરીએ આપણે તે જ વાપરીશું આપણી પાસે એક ટીપ છે અને પછી અમારી પાસે વર્કપીસ છે જે ચાલે છે તેથી આ 2 ની વચ્ચે આપણે વીજ પુરવઠો જોડવાનો પ્રયત્ન કરીએ છીએ lઅને અહીં આ અંતર એટલું નજીક છે કે તમારી પાસે એક ટનલિંગ કરંટ હશે જે અહીંથી કૂદી જાય છે અને તે વોલ્ટેમીટરમાં માપવામાં આવે છેઅનેપછી અમે અંતર શું છે તે માપવાનો પ્રયાસ કરીએ છીએ અને વચ્ચેનો અંતર જાણીને સપાટી પર 3 પરિમાણીય છબી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવા અને અહીં આપણે નેનોમીટર સ્કેલ વિશે વાત કરીશું સ્કેનીંગ ટનલિંગ માઇક્રોસ્કોપ એ બીજું સાધન છે જેનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે જેનો ઉપયોગ પણ ટોપોલોજીને માપવા માટેથાય છે તે ક્વોન્ટમ ટનલિંગના સિદ્ધાંત પર કાર્ય કરે છેજ્યારે કંડક્ટિંગ ટીપ તપાસવાની સપાટીની નજીક લાવવામાં આવે ત્યારે 2 ની વચ્ચે bias લાગુ કરવામાં આવે છે અને તેમની વચ્ચેના શૂન્યાવકાશ દ્વારા ઇલેક્ટ્રોનને ટનલીગની મંજૂરી આપી શકે છે માપન કરંટની દેખરેખ દ્વારા બનાવવામાં આવે છે કારણ કે ટીપ પોઝિશન્સ સપાટી પર સ્કેન કરે છ જેનો ઉપયોગ પછી છબી પ્રદર્શિત કરવા માટે થઈ શકે છે તેથી અહીં આપણે જે તે એક મેળવીશું સ્કેન કરેલી 3 પરિમાણીય ઇમેજ છે તેથી અહીં જો તમે જોશો તો આ 2 સંપૂર્ણપણે જુદા દાખલા છે એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ અને સ્કેનીંગ ટનલિંગ માઇક્રોસ્કોપ તેથી અહીં આપણે જે વિશે વાત કરીએ છીએ તે નેનોમીટરના માપદંડો વિશે વાત કરીએ છીએ જે સામાન્ય રીતે હાલના સપાટીના માપન ઉપકરણોથી શક્ય નથી બરાબર તેથી આની સાથે આપણે સમાપ્ત કરીએ છીએ મેં તમને નેનોમેટ્રીયલ્સની ખૂબ જ ટૂંકી ઝલક આપી છેઅને 2 માઇક્રોસ્કોપ જે કામ કરે છે જે ટોપોલોજીકલ માહિતીને માપવા માટે સંપૂર્ણ રીતે ઉપયોગમાં લેવાય છે બરાબર આ ખાસ પ્રકરણમાં આપણે જે જોયું તે ફરીથી માટે અમે પરિચયમા એંગલ માપન ઉપકરણો જોયા પછી ઓપ્ટિકલ માપન તકનીકીઓ ટૂલ મેકર્સ માઈક્રોસ્કોપનો માર્ગદર્શિકા જે વર્કશોપ અને ટૂલ રૂમમાં વપરાય છે પછી ટૂલ રૂમ્સમાં ફરીથી પ્રોફાઇલ પ્રોજેક્ટર પછી અમે ઓપ્ટિકલ સ્ક્વેર જોયા જેમાં જો કોઈ ડેટમ છે જે તેની સંભાળ લઈ શકે છે તો પછી આપણે ઇન્ટરફેરોમીટર્સ માટે ઇન્ટરફેરિમેટ્રી માર્ગદર્શિકા જોઇ છે તો પછી તમે ઇન્ટરફેરોમીટર્સ ઓપ્ટિકલ ફ્લેટ દ્વારા જનરેટ કરો છો ત્યાં વપરાયેલ સાધન શું છે તે જોયુ ઇંટરફેરોમીટર ના પ્રકારો NPL છે અને પછી અમે લેસર જોયું અને અમે જુદા જુદા સ્કેલ જોયા અને ગ્રેટીંગ્સ અને રેટીક્લસ પણ જોયા અને અંતે આપણે નેનોમેટ્રોલોજી વિશે પણ ખૂબ ટૂંકું જોયું આ સાથે આપણે આ પ્રકરણનો અંત લાવીએ છીએ તમારો આભાર